ચાલો હવે આપણે હાઇડ્રોલિક એનર્જીની ચર્ચા કરીએ જે પાણીને નીચલા સ્તરથી ઊચા સ્તરે પહોંચાડવા માટે જરૂરી છે જે પાણીના પંમ્પિંગ માટે છે હવે ચાલો આપણે કહીએ કે આપણી પાસે એક સમૂહ છે જેનું વજન M M kg છે અને તમે તેની ઊચાઈ H સુધી વધારવા માંગો છો તેથી અમે આ સમૂહને આ સ્થાન પર લાવવા માંગીએ છીએ જે મૂળ સ્થાનથી H ઊચાઇ પર છે તેથી તમે આમ કરવામાં પોટેન્શીયલ ઊર્જામાં વધારો કર્યો છે અને આ ઊર્જા mgh દ્વારા આપવામાં આવી છે એટલે કે તમે આ ગુરુત્વાકર્ષણ પ્રવેગ સામે બળ આપવાના છો તેથી તેને ગુરુત્વાકર્ષણ સામે ઊચકવો પડશે અને તમે તેને ઊચકવા માટે તેમાં ઊર્જા લગાવી રહ્યા છો અને તે માસ છે આ બોડી નો માસ g × h તે ઉંચાઇ છે જ્યાથી ઉચું કરવામાં આવે છે તે જૂલ્સમાં છે તેથી તેનો આગ્રહ માત્ર કેટલાક સમૂહ છે ચાલો આપણે કહીએ કે આ એક વોટર બોડી છે તેથી જો તે વોટર બોડી છેતે માસ ચાલો આપણે કહીએ કે વોલ્યુમમાં ઘનતા તરીકે વ્યક્ત કરી શકાય છે પાણીની ઘનતા 𝜌 ગુણ્યા વોલ્યુમ Q SI એકમોમાં પાણીની ઘનતા કિગ્રા મી૩ તરીકે વ્યક્ત થાય છે અને આ પાણી માટે 1000 કિગ્રા મી3 જેટલું છે અને Q ડીસ્ચાર્જ વોલ્યુમ છે અને આ મી3 માં વ્યક્ત થયેલ છે તેથી જો તમે તેને માસ માટે અહીં બદલો જેમ કે 𝜌 ગુણ્યા Q તમે જોશો કે ઊર્જા mgh દ્વારા આપવામાં આવે છે જે ghQgh જૂલ ની બરાબર છે 𝜌 પાણીની ઘનતા છે જે 100 કિગ્રા ક્યુબિક મીટર છે તેથી ચાલો આપણે તેને નીચે કહીએ Q એક વેરીયેબલ છે g એ 9 81 મીસે2 છે અને Q અને h વેરીયેબલો છે આ જ્યુલ્સ છે તેથી જો તમે 9 81 આશરે 10 કહો તો તમે તેને 104 × Q× h જ્યુલ્સ તરીકે મૂકીને સરળતાથી યાદ કરી શકો છો જ્યાં Q એ મી3 છે hએ મીટર માં છે તેથી ઘણી વખત તમે એકમોમાં ઊર્જા વ્યક્ત કરવા માંગતા હો એક એકમ 1 kWh છે જ્યાં 1 kWh એ 1000 W છે અને 1 h એટલે 3600 સેકંડ છે તેથી 3 6 × 106 વોટ સેકંડ અથવા જ્યુલ્સ થાય તેથી તમે તેને અહીં અવેજી કરી શકો છો અને પછી તમે તેને E 1000 × 9 81 Qh Joules અને 1000 × 9 6 × 106 તરીકે લખી શકો છો જો તમે વ્યક્ત કરવા માંગતા હો તો તેમાં કિલો વોટ કલાક છે કારણ કે એક કિલો વોટ કલાક 3 6 × 106 વોટ સેકંડની બરાબર છે તેથી તમે તેને આ ફેશનમાં વ્યક્ત કરી શકો છો આ 2 725 × 10 3 × Qh કિલો વોટ કલાકનું પરિણામ બનશે તેથી આ એક રીત છે જેમાં તમે તેને સાહિત્યમાં જોશો હાઇડ્રોલિક ઊર્જા 2 725 × 10 3 × Qh તરીકે આપવામાં આવે છે Qh મીટરમાં છે આ અભિવ્યક્તિમાં Q એ મીટર ક્યુબમાં વ્યક્ત થાય છે જો કે Qનો એકમ લિટર છે અને તેને મીટર ક્યુબ કરતા લિટરમાં તેની કલ્પના કરવી વધુ સરળ છે લિટર અને મીટર ક્યુબ વચ્ચેનો સંબંધ છે 1000 લિટર 1 મીટર ઘન છે અને તેથી જો તમે આ સમીકરણને વ્યક્ત કરવા માંગતા હો જ્યાં Q લિટરમાં વ્યક્ત થયેલ છે તેથી તમારે ફક્ત 2 725 × 10 6 છે તેના બદલે 3 અમે તેને મૂળભૂત રીતે 6 Q 1000 તરીકે બનાવીએ છીએ તેથી Q ×h કિલો વોટ કલાક જ્યાં હવે Q લિટરમાં વ્યક્ત થાય છે h સામાન્ય રીતે મીટરમાં હોય છે તેથી આ એક અન્ય અભિવ્યક્તિ છે જેનો લોકો ઉપયોગ કરે છે કારણ કે તેઓ લિટરમાં વધુ સારી કલ્પના કરવા માટે સક્ષમ છે તેઓ ઇચ્છે છે કે Qનું પ્રમાણ ક્યુબિક મીટરની જગ્યાએ લિટરમાં હોય બીજી સામાન્ય અને ખૂબ જ લોકપ્રિય પદ્ધતિમાં આ હાઇડ્રોલિક ઊર્જાના અભિવ્યક્તિની નીચે પ્રમાણે છે 1000 x 9 81 જે ρ ઘનતા x g 9 8 મી સેકંડ અને Q m3h એ મીટર જ્યુલ્સમાં છે Q મી3 માં છે હવે આપણે આ Qને m3 ની જગ્યાએ લિટરમાં વ્યક્ત કરવા માંગીએ છીએ તેથી Q ભાગ્યા 1000 ચિત્રમાં આવશે જો તમે લિટરમાં વ્યક્ત કરવા માંગતા હોય તેથી 1000 × 9 81 મીસે2 પ્રવેગક ગુરુત્વાકર્ષણ હવે Q લિટરમાં ભાગ્યા 1000 તે મી3 બનાવશે તેથી આ અભિવ્યક્તિ વિશેની ખૂબ જ સરસ વસ્તુ 1000 અને 1000 રદ થઈ જશે તેથી તમારી પાસે 9 81 x h છે અને જો તમે આને લગભગ 10 જેટલું લેશો તો તમને 10 × Q × h Joules યાદ રાખવાનું ખૂબ સરસ સંબંધ મળશે જ્યાં Q લિટરના એકમોમાં વ્યક્ત થાય છે h મીટરમાં હોય છે તે હાઇડ્રોલિક ઊર્જાને યાદ રાખવા માટે સરસ સંબંધ છે હાઇડ્રોલિક ઊર્જાને જાણીને અમે હવે હાઇડ્રોલિક પાવરનો અંદાજ લગાવી શકીએ છીએ પમ્પ્સ અને મોટર્સ અને પાવર ઇલેક્ટ્રોનિક્સને પીવી પેનલ સુધી ડાઉનસ્ટ્રીમ સુધી રેટ કરવા માટે હાઇડ્રોલિક પાવરની જરૂર છે તેથી Ph હાઇડ્રોલિક પાવર એ હાઇડ્રોલિક ઊર્જાના ddt સિવાય કંઈ નથી અને આ ρQgh ની ddt છે જે હાઇડ્રોલિક ઊર્જા છે હવે ρ જે ઘનતા 1000 કિગ્રા મીટર છે ગુરુત્વાકર્ષણ 9 81 મી સેકન્ડને કારણે g એ પ્રવેગક છે તેઓ સ્થિર છે આપેલ એપ્લિકેશન માટે h ટોટલ ડાયનામિક હેડ કોન્સ્ટન્ટ છે એક માત્ર Q એ વેરીએબલ છે તેથી અમે તેમને બહાર લાવી શકીએ અને પછી ddt હવે ddt ને ડિસ્ચાર્જ રેટ કહેવામાં આવે છે તે તે વોલ્યુમ છે જે બહાર નીકળી ગયું છે જે એકમ સમય દીઠ વોટર પમ્પિંગ સિસ્ટમના પાઈપોમાંથી વહેતું હોય છે તેથી આ ડિસ્ચાર્જ રેટ અથવા ફ્લો રેટ એ જથ્થો છે જે માપી શકાય તેવો છે અને જથ્થો તે પણ જ્યારે તમે વોટર પમ્પિંગ સિસ્ટમ ડિઝાઇન કરો ત્યારે વપરાશકર્તા દ્રષ્ટિકોણથી આવશ્યકતા છે તેથી આ વોટ છે તેથી σg gh વોટ આપણે કરી શકીએ હવે આપણે જાણીએ છીએ કે σ એ 100 છે અમે તેને નીચે મૂકીશું 9 81 એ g માટે Q h એ વોટ માં હોય છે હવે અહીં Q ડોટ એ મીટર ક્યુબ પ્રતિ સેકંડમાં છે SI યુનિટ આ દરેક સેકંડમાં વોલ્યુમ ડિસ્ચાર્જ છે h મીટરની જેમ સામાન્ય રીતે વ્યક્ત થાય છે અને જો તમે Q ડોટને પ્રતિ સેકંડ લિટરમાં વ્યક્ત કરવા માંગતા હો તો 1000 દ્વારા વિભાજીત કરો તેથી આ 1000 તે અને લિટર રૂપાંતર માટે 1000 રદ થશે તેથી તમે 9 81 Q ડોટ h વોટ સાથે ઉતરશો જ્યાં Q ડોટ પ્રતિ સેકંડ લિટરમાં વ્યક્ત થાય છે કેટલી વધુ સારી રીત 10 Q ડોટ h વોટ્સ હશે થોડી અંદાજિત પરંતુ હાઇડ્રોલિક શક્તિને વ્યક્ત કરવાની ખૂબ જ ભવ્ય રીત છે તેથી તમે જાણો છો કે હાઇડ્રોલિક પાવર તે લગભગ 10 Q ડોટ h Q ડોટ ડિસ્ચાર્જ રેટ છે અથવા ફ્લો રેટ એપ્લિકેશન લિટરમાંથી પ્રતિ સેકંડ મેળવવામાં આવે છે અને આ તે તમે કેવી રીતે લીટર પાણીને નીચલા સ્તરથી સ્થાનાંતરિત કરવા માંગો છો તેના પર નિર્ભર છે આપેલ જમીનના ટુકડાને સિંચાઈ માટે તમારે ઉચ્ચ સ્તર અથવા કેટલું લિટર પાણીની જરૂર છે તેથી આ સ્પેક આ મૂલ્ય વપરાશકર્તાની આવશ્યકતા મુજબ આવે છે એચ જેમ આપણે જાણીએ છીએ કે મીટરમાં ડાયનામિક હેડ છે જે સક્શન હેડ ડિસ્ચાર્જ હેડ અથવા ડિલિવરી હેડનો ઉમેરો અને પાઇપમાં ઘર્ષણના નુકસાનનું પ્રતિનિધિત્વ કરતું એક સમકક્ષ હેડ હોય તેવું અન્ય ઘટક છે હવે અમે આ હેડ્સ ને કેવી રીતે અંદાજ લગાવી શકીએ તો જ તમે તે એપ્લિકેશન માટેની આવશ્યકતાની ગણતરી કરી શકશો